નમસ્કાર તો આજે આપણે ટોપોલોજી વિશે ચર્ચા કરીશું ટોપોલોજીનો અર્થ શું છે આપણે જાણીએ છીએ કે નેટવર્ક હંમેશાં સિરીઝ સર્કિટ અથવા પેરેલલ કનેક્ટેડ હોતું નથી જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે ખરેખર વાસ્તવિક કિસ્સા માં આ ઇલેક્ટ્રિકલ સર્કિટ સિરીઝ અથવા પેરેલલ હશે નહીં તે બંનેનું સંયોજન હશે તો ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ નો ઉદ્દેશ એ છે કે તમારે નેટવર્કથી કનેક્ટ થયેલ એલિમેન્ટ્સ ની એક્રોસ મા કરંટ અને વોલ્ટેજ શોધવાની જરૂર છે આપણે સર્કિટનું એનાલિસિસ કરવાનો પ્રયાસ કરીશું અને નેટવર્કની વિવિધ શાખાઓમાં રહેલા કરંટ અને કોમ્પોનેન્ટ્સ ની એક્રોસમા વોલ્ટેજ શોધવા માટે પ્રયત્ન કરીશું ચાલો આપણે સર્કિટ એનાલિસિસથી સંબંધિત હજી સુધી જે ચર્ચા કરી હતી તે રીકેપ કરીયે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ ડ્રોપ્સ નક્કી કરવા માટે વિવિધ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે આપણે કિર્ચોફના નિયમ વિશે ચર્ચા કરી આપણે ઓહમના નિયમ વિશે પણ ચર્ચા કરી ઓહમનો નિયમ કરંટ IVZ શોધવા સિવાય કંઈ નથી હવે અહીં આપણે R ને બદલે Z નો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે Z એ એક કોમ્પ્લેક્સ ઇમ્પિડન્સ છે જ્યારે તમારી સર્કિટમાં AC સાઇનોસોઇડલ વેવફોર્મ હોય અને ઇમ્પિડન્સની એક્રોસમા વોલ્ટેજ હોય ત્યારે સામાન્ય રીતે તે દેખાય છે હવે જો ઇમ્પિડન્સ સિરીઝ માં જોડાયેલ હોય તો સિરીઝમાં કુલ ઇમ્પિડન્સ શોધવા માટે સિરીઝમાં જોડાયેલા તમામ ઇમ્પિડન્સ નો સરવાળો થશે અથવા જો તમારી પાસે પેરેલલમા જોડાયેલ ઇમ્પિડન્સ છે તો તે ઇમ્પિડન્સ ને એડમિટન્સ માં ફેરવવું વધુ સારું છે એડમિટન્સ બીજું કશું નહી Y છે અને તે ઇમ્પિડન્સ નું રેસિપ્રોકલ છે અને પછી તમે કુલ એડમિટન્સ મેળવવા માટે સરવાળો કરી શકો છો ચાલો હવે ઇમ્પિડન્સ અને એડમિટન્સ ને વિગતવાર જોઈએ જેથી તમે આ બંને એન્ટિટી ના AC સર્કિટ સાથેના સંબંધોને સમજી શકો હવે આપણે વોલ્ટેજ કરંટ રિલેશન વિશે જે ચર્ચા કરી હતી તે કંઈક આના જેવી હતી કે આપણી પાસે V હતો તેનુ ફેઝર મૂલ્ય IR સિવાય બીજું કશું જ નથી આ રેઝિસ્ટર ના કેસ માં હતું આપણે ઇન્ડક્ટર માટે VjωLI ચર્ચા કરી હતી અને કેપેસિટર માટે સંબંધ VIjωC હતો હવે જો તમે ફેઝર વોલ્ટેજ અને ફેઝર કરંટના રેશિયો ના રૂપમાં સમીકરણ લખો VIRVIjωLVI1jωC તો હવે જો આપણને ત્રણેય સમીકરણો ને જેનરીક ટર્મ માં રજૂ કરવાનું કહેવામાં આવે તો VIZorVZI હવે અહીં Z એ એક ઇમ્પિડન્સ છે આ ઇમ્પિડન્સ ના વિવિધ ગુણધર્મો શું છે સર્કિટનો ઇમ્પિડન્સ એ વોલ્ટેજ ફેઝર અને કરંટ ફેઝર નો ગુણોત્તર છે અને તે ઓહ્મ્સ માં પણ માપવામાં આવે છે કારણ કે રેઝિસ્ટર અથવા કેપેસિટર અથવા ઇન્ડક્ટર ના કિસ્સામાં જે પણ રિએક્ટન્સ આવ્યું જે આપણે અગાઉના લેકચર્સ માં ગણતરી કરી છે તેનું પરિમાણ પણ ઓહ્મ્સમાં હતું હવે ઇમ્પિડન્સ એ સાઇનોસોઇડલ કરંટના પ્રવાહનો સર્કિટ જે વિરોધ દર્શાવે છે તેને રજૂ કરે છે તો જ્યારે પણ ચિત્રમાં ઇમ્પિડન્સ આવે એનો અર્થ છે કે સર્કિટ AC સર્કિટ છે અને કરંટ સાઇનોસોઇડલ કરંટ છે હવે જોકે ઇમ્પિડન્સ એ બે ફેઝર નું ગુણોત્તર છે તે ફેઝર V ભાગ્યા ફેઝર I છે પરંતુ તે ફેઝર નથી કારણ કે તેમાં સાઇનોસોઇડલ બદલાતી કોંટિટિ નથી ઇમ્પિડન્સ માટેના કોમ્પ્લેક્સ કોંટિટિ ને સામાન્ય રીતેZRjX તરીકે રજૂ કરવામાં આવે છે જ્યાં R વાસ્તવિક ભાગ છે અને આ R ઇમ્પિડન્સમાં રેઝિસ્ટન્સ સિવાય કંઈ નથી અને પછી X જે Z નો કાલ્પનિક ઇમેજીનરી ભાગ છે અને આ કાલ્પનિક ભાગને રિએક્ટન્સ કહેવાય છે જ્યારે X પોઝિટીવ હોય ત્યારે ઇમ્પિડન્સ ઇન્ડક્ટિવ છે તો અહીં જો તમે ZRjX લખી રહ્યાં છો જો આ પોઝિટીવ કોન્ટીટી છે તો તેનો અર્થ એ છે કે ઇમ્પિડન્સ ઇન્ડક્ટિવ છે જ્યારે X નેગેટીવ હોય ત્યારે તે કેપેસિટીવ હશે તો તે કિસ્સામાં તમારું ઇમ્પિડન્સ એ કેપેસિટીવ ઇમ્પિડન્સ હશે હવે ઇમ્પિડન્સ એ ZRjX છે તો જ્યારે કરંટ વોલ્ટેજ થી પાછળ થઈ જાય ત્યારે તે ઇન્ડક્ટિવ બનશે જ્યારે ZR jX છે ત્યારે તે કેપેસિટીવ છે કારણ કે કરંટ વોલ્ટેજ થી આગળ છે જો આપણને પોલર સ્વરૂપમાં કોમ્પ્લેક્સ કોન્ટીટી Z ને દર્શાવવું હોય તો આપણે ZRjXZ∠θ લખીએ છીએ તો સારાંશમાં તમે કહી શકો છો કે Zને ZRjX અથવા પોલર ફોર્મમાં ZZ∠θ તરીકે રજૂ કરી શકાય છે આ બે તમે ગણતરીમાં આવશ્યકતાને આધારે પરસ્પર બદલી શકો છો અને તમે Z ની ગણતરી રેક્ટેન્ગયુલર સમીકરણનો ઉપયોગ કરીને કરી શકો છો જેZR2X2 છે જ્યાં θXR અથવા જો તમે પોલરને રેક્ટેન્ગયુલર સ્વરૂપ માં રૂપાંતરિત કરવા માંગતા હોય તો તમે RZcos અને XZsin લખી શકો છો હવે કેટલીકવાર ગણતરીમાં ઇમ્પિડન્સના રેસિપ્રોકલ નો ઉપયોગ કરવામાં સરળતા રહે છે છે આ ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે તમારી પાસે પેરેલલ કનેક્ટેડ સર્કિટ હોય જેમ કે જો તમારી પાસે આની જેમ પેરેલલ રીતે કનેક્ટ થયેલ ઇમ્પિડન્સ છે તો જેમ કે Z1 Z2 Z3 આપવામાં આવેલ છે અને જો તમારે ઈક્વિવેલેન્ટ ઇમ્પિડન્સ શોધવાનું હોય તો ઇમ્પિડન્સનું રેસિપ્રોકલ લેવાનું વધુ સારું છે તો Z1 નું રેસિપ્રોકલ Y1 છે Z2 નું રેસિપ્રોકલ Y2 છે અને તે જ રીતે Z3નુ રેસિપ્રોકલ Y3 છે તો તમે સરળતાથી કહી શકો છો કે સમકક્ષ એડમિટન્સ Y એ Y1 વત્તા Y2 વત્તા Y3 ની બરાબર છે અને જો તમારે ઇમ્પિડન્સ શોધવાનું હોય તો ઈક્વિવેલેન્ટ ઇમ્પિડન્સ Z એ એક ભાગ્યા Y હશે તો જ્યારે તમારી પાસે પેરેલલ કનેક્ટેડ નેટવર્ક હોય એ કિસ્સામાં ઇમ્પિડન્સને એડમિટન્સ માં ફેરવવું વધુ સારું છે હવે એડમિટન્સ એ ઇમ્પિડન્સના રેસિપ્રોકલ સિવાય કંઈ નથી અને તે સિમેન્સ માં માપવામાં આવે છે અથવા તમે એમ કહી શકો કે તે પણ મ્હોં માં માપવામાં આવે છે તો મ્હોં અને સિમેન્સ બંને એક સમાન છે તમે તેનો ઉપયોગ એકબીજા ની બદલે કરી શકો છો અને એડમિટન્સને Y1ZIVGjB તરીકે ગણિતીક રીતે વ્યક્ત કરવામાં આવે છે જ્યાં G ને વાહકતા કહેવામાં આવે છે અને B એ Yનો કાલ્પનિક ભાગ છે તેને સંવેદનશીલતા કહેવામાં આવે છે GjB એ 1ZIVસિવાય કંઈ નથી અને Z એ R jX સિવાય કંઈ નથી તો જો તમે સરળ બનાવશો તો તમને મળશે GjB1RjXR jXR2X2 તેથી જો તમે બંને ઘટકોમાંથી વાસ્તવિક અને કાલ્પનિક ટર્મ ની તુલના કરો તો GRR2X2 B XR2X2 આ કિસ્સાની જેમ જ્યારે પણ સર્કિટનું એનાલિસિસ કરવાની જરૂરિયાત હોય ત્યારે તમે આ એડમિટન્સનો ઉપયોગ કરી શકો છો જે છે ચાલો હવે નેટવર્ક વિશે વાત કરીએ હમણાં સુધી આપણે જે ચર્ચા કરી છે તેમાં નેટવર્કની નહીં પણ ઇલેક્ટ્રિકલ સર્કિટનો ઉપયોગ કર્યો છે તો નેટવર્ક અને સર્કિટ વચ્ચે શું તફાવત છે નેટવર્ક અને સર્કિટ વચ્ચેનો તફાવત એ છે કે નેટવર્ક એ એલિમેન્ટ્સ અથવા ડિવાઇસીસ નું ઇન્ટરકનેક્શન છે તેનો અર્થ એ કે તે જરૂરી નથી કે તે બંધ લૂપ બનાવશે તો તેમાં બંધ લૂપ્સ હોઈ શકે છે પરંતુ કેટલીક ખુલ્લી લૂપ્સ પણ હોઈ શકે છે તો સર્કિટ્સ માટે નેટવર્ક એ વ્યાપક શબ્દ છે જ્યારે સર્કિટના કિસ્સામાં તેનુ નેટવર્ક એક અથવા વધુ બંધ પાથ આપે છે તો નેટવર્ક અને સર્કિટ વચ્ચેનો તફાવત એ છે કે નેટવર્ક સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટ માટે વધુ જેનરીક ટર્મ તરીકે ગણવામાં આવે છે જ્યાં સર્કિટ ખુલ્લી અથવા બંધ હોઇ શકે છે જ્યારે ઇલેક્ટ્રિકલ સર્કિટના કિસ્સામાં આપણે ખાતરી કરીએ છીએ કે કરંટ માટે પરત પાછા ફરવા માટે નો પાથ છે તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં આપણે સામાન્ય રીતે તે બંનેનો એકબીજાની બદલે ઉપયોગ કરતા હતા કારણ કે નેટવર્ક વધુ જેનરીક ટર્મ છે આપણે આ ચોક્કસ કોર્સ માં પણ કેટલીક વખત નેટવર્ક કેટલીક વખત સર્કિટ નો ઉપયોગ કરીશું પરંતુ તેનો અર્થ સમાન જ છે ચાલો હવે ટોપોલોજી વિશે વાત કરીએ તો નેટવર્ક ટોપોલોજી માટે ટોપોલોજી શું છે તેની પ્રોપર્ટી એ નેટવર્કમાં એલિમેન્ટ્સના પ્લેસમેન્ટ અને નેટવર્કની જિઓમેટ્રીક કન્ફિગરેશન થી સંબંધિત છે તો તેનો અર્થ શું છે કેટલાક સામાન્ય રીતે જ્યારે તમે કોઈ ચોક્કસ નેટવર્ક જોશો ત્યારે જેમ કે તમે અહીં દર્શાવ્યુ છે ત્યાં એક રેઝિસ્ટર છે જો તમે આની જેમ સર્કિટ લો છો તો ધારો કે બધા સમાન રેઝિસ્ટર R ના છે અને આ વોલ્ટેજ V છે તો આ તે સર્કિટ છે જેમા તમે કનેક્ટિવિટી માહિતી શોધવા માટે રસ ધરાવતા હો તો કનેક્ટિવિટી માહિતીનો અર્થ એ છે કે તમારે વિવિધ એલિમેન્ટ્સ કેવી રીતે જોડાયેલા છે તે શોધવાની જરૂર છે હવે જો તમે આ નોડ ને a તરીકે આ નોડ b તરીકે આ નોડ c તરીકે નામ આપો છો અને આ o છે જે ગ્રાઉન્ડ છે અથવા તમે કહી શકો છો કે તે ઓરીજીન હોઈ શકે છે હવે જો તમને આ સર્કિટની ટોપોલોજી શોધવા માટે પૂછવામાં આવે તો તમે શું કરશો તમારે ખાલી ગ્રાફ બનાવવો પડશે જે નેટવર્કના તમામ એલિમેન્ટ્સને લાઇન થી બદલશે કારણ કે આપણે જે ગ્રાફ બનાવી રહ્યા છીએ તે નેટવર્કનાં ટોપોલોજીકલ ગુણધર્મો ને વર્ણવી રહ્યું છે તો જો સર્કિટમાંથી તમે કોઈ ગ્રાફ બનાવો કે જે ટોપોલોજીકલ ગુણધર્મોનું વર્ણન કરે જેનો અર્થ ચોક્કસ નેટવર્કમાંના તમામ એલિમેન્ટ્સની કનેક્ટિવિટી માહિતી હોય તો તે ચોક્કસ નેટવર્ક તે ચોક્કસ સર્કિટની ટોપોલોજી હશે અહીં જો તમે જોશો કે a એ c થી કનેક્ટેડ છે તો R ઉમેરવાને બદલે આપણે ફક્ત લાઈન ઉમેરી રહ્યા છીએ a e c સાથે જોડાયેલ છે પછી a b ની વચ્ચે રેઝિસ્ટર R છે તો આપણે ફરીથી એક લાઈન બનાવી રહ્યા છીએ b થી c આપણે લાઈનને કનેક્ટ કરી રહ્યા છીએ c થી o માટે ફરીથી આપણી પાસે એક લાઈન છે તો આ R માટે તે લાઈન છે b થી o માટે આપણે ફરીથી લાઈન બનાવી રહ્યા છીએ અને a થી o વચ્ચે આ વોલ્ટેજ સોર્સ હોવાથી આપણે ફરીથી લાઈન બનાવી રહ્યા છીએ તો આ ચોક્કસ સર્કિટને સમાન રીતે આ સેશન માં ગ્રાફની જેમ રજૂ કરવામાં આવશે જે ત્યાંના બધા એલિમેન્ટ્સને દૂર કરશે જે સોર્સ કે જે વોલ્ટેજ અથવા કરંટ સોર્સ હોઈ શકે છે અથવા સર્કિટમાં રેઝીસ્ટીવ કેપેસિટીવ અથવા ઇંડકટીવ એલિમેન્ટ્સ હોઈ શકે છે આપણને જે મળે છે તેને સર્કિટનો ગ્રાફ અથવા નેટવર્કનો ગ્રાફ કહેવાય છે આ ખૂબ મહત્વનું છે કારણ કે આપણી પાસે તેની સાથે સંકળાયેલ વિવિધ ટોપોલોજીકલ ગુણધર્મો છે જે આપણને સર્કિટનું એનાલિસિસ કરવામાં મદદ કરશે હવે આપણને જે મળ્યું તે નેટવર્કનું સ્કેલટન છે અહીં જે એલિમેન્ટ્સ તમે જોશો તે નોડસ જેવા હશે આપણે લૂપ જોશું અથવા આપણે શાખાઓ જોશું હવે જો તમે ગ્રાફની દરેક લાઈન માટે તીર દ્વારા સંદર્ભ દિશાઓ ઉમેરો તો તેને ઓરિએન્ટેડ ગ્રાફ કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે જ્યારે તમે સર્કિટનું એનાલિસિસ કરો છો ત્યારે તમે કદચ કરંટની પ્રારંભિક દિશાની કલ્પના કરો છો તો જો તમે કરંટની દિશા બતાવશો તો આ ઓરિએન્ટેડ ગ્રાફ બની જશે હવે ગ્રાફમાં લાઈનને શાખાઓ કહેવામાં આવે છે અને જંકશન ને નોડ કહેવામાં આવશે હવે નેટવર્કની ટોપોલોજીકલ માહિતી કેમ મહત્વપૂર્ણ છે કારણ કે ટોપોલોજી આપણને નેટવર્કની પ્રોપર્ટી બતાવે છે જેને કોઇ અસર થતી નથી જ્યારે આપણે નેટવર્કના કદ અને આકારને ખેંચીએ છીએ ટ્વિસ્ટ કરીએ છીએ અથવા ડિસ્ટોર્ટ કરીએ છીએ તેનો અર્થ એ કે જો તમારી પાસે નેટવર્ક છે અને તમે તેના કદને ખેંચીને ટ્વિસ્ટ કરીને અથવા ડિસ્ટોર્ટ કરીને ગ્રાફની દિશા બદલો છો જો તમે કનેક્ટિવિટી માહિતીને વિવિધ પ્રકારના ખેંચાણને ઇન્ટેક રાખો અથવા ડિસ્ટોર્ટ કરો તો તમે બનાવેલ તે ચોક્કસ સર્કિટ હંમેશા સમાન રહેશે કારણ કે નેટવર્કની ટોપોલોજી સમાન છે તો જો આ ઉદાહરણમાં જો તમે આ જુઓ તો કોઈ એક ચોક્ક્સ સર્કિટની ટોપોલોજી આ રીતે છે જ્યાં a c b d અને a b આ ફેશન માં જોડાયેલા છે અને ત્યાં એક અન્ય સર્કિટ છે જ્યાં તમે આ ફેશનમાં ટોપોલોજી બનાવો છો જ્યાં આ એલિમેન્ટ્સ આ રીતે જોડાયેલ છે ત્રીજી જ્યા સર્કિટ્સ ત્રિકોણાકાર ફેશનમાં જોડાયેલ છે હવે જો તમે આ ત્રણેયને પ્રથમ દેખાવથી જુઓ તો એવું લાગે છે કે ત્રણેય જુદાં છે પણ છેવટે ત્રણેય સર્કિટ એકસરખી છે કેમ કે ત્રણેય ટોપોલોજીમાં કનેક્ટિવિટીની માહિતી સમાન છે તો આ ઉદાહરણમાં જો a અહીં c સાથે જોડાયેલ છે a અહીં c સાથે જોડાયેલ છે અને a અહીં c સાથે જોડાયેલ છે a અહીં d સાથે જોડાયેલ છે a અહીં d સાથે જોડાયેલ છે અને a અહીં d સાથે જોડાયેલ છે અને અહિં c એ b સાથે જોડાયેલ છે અહીં c એ b સાથે જોડાયેલ છે અને અહીં પણ c એ b સાથે જોડાયેલ છે b અહીં d સાથે જોડાયેલ છે b અહીં d સાથે જોડાયેલ છે અને b અહીં d સાથે જોડાયેલ છે હવે c આ ફેશનમાં d સાથે કનેક્ટ થયેલ છે અહીં c આ ફેશનમાં d સાથે કનેક્ટ થયેલ છે અને અહીં c આ ફેશનમાં d સાથે જોડાયેલ છે છેલ્લે આપણે સીધી લાઈન દ્વારા b થી b જોડી રહ્યા છીએ અહીં આપણે આની જેમ a થી b ને કનેક્ટ કરી રહ્યા છીએ અને તે જ રીતે આની જેમ a એ b સાથે જોડાયેલ છે હવે કનેક્ટિવિટી માહિતી સમાન હોવાનો અર્થ એ છે કે ટોપોલોજી સમાન છે તે કેમ મહત્વનું છે કારણ કે ક્યારેક સર્કિટમાં જો તે આકૃતિ આપવામાં આવે તો તે જુદી જુદી રીતે આપવામાં આવે છે તમે તેને વધુ સમાન રીતે સમાન પ્રકારની સર્કિટમાં કન્વર્ટ કરી શકો છો જ્યાં કરંટના પ્રવાહ અને એલિમેન્ટની એક્રોસમા વોલ્ટેજ ડ્રોપનું એનાલિસિસ કરવું ખૂબ જ સરળ છે તેથી જ ટોપોલોજીની માહિતી ખૂબ મહત્વપૂર્ણ છે જ્યા તમે સર્કિટની ટોપોલોજી કન્ફિગરેશનને સમજી શકો છો અને તમે તે વિશિષ્ટ સર્કિટને આ રીતે ખેંચી ટ્વિસ્ટ અથવા ડિસ્ટોર્ટ કરી શકો છો જેથી તમારા માટે એનાલિસિસ કરવું સરળ રહે તો જો કે આપણે ત્રણ ગ્રાફ જેની ચર્ચા કરી છે તે ભિન્ન છે પરંતુ તે ખરેખર સમાન ટોપોલોજી છે શા માટે કારણ કે આ કિસ્સામાં શાખાઓ અને નોડ વચ્ચેના સંબંધ સમાન છે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કેટલીકવાર ટોપોલોજીકલ સ્ટ્રક્ચર એટલા વારંવાર આવે છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આપણે તેમને કેટલાક વિશેષ નામો આપ્યા છે જેમ કે જો તમે આની જેવી સર્કિટ જોશો તો આપણે તેમને ટી નેટવર્ક તરીકે ઓળખીએ છીએ જો તે આ પ્રકારનું હોય તમે રેઝિસ્ટરને આની જેમ જોડેલા હોય તો તેને પાઇ નેટવર્ક કહેવામાં આવે છે જો સર્કિટ ટોપોલોજી આની જેમ હોય તો તેને લેડર નેટવર્ક કહેવામાં આવે છે જ્યારે ટોપોલોજી આની જેમ હોય છે જ્યાં બે રેઝિસ્ટન્સ એક રેઝિસ્ટર સાથે પેરેલલ રીતે જોડાયેલા હોય છે અને વચ્ચે તમારી પાસે બીજો રેઝિસ્ટર હોય છે અથવા તમે કહી શકો છો કે તે બધા ઇમ્પિડન્સ છે તો તેને બ્રિજ્ડ ટી નેટવર્ક કહે છે તે જ રીતે જો તે આ રીતે બ્રિજ ફેશનમાં કનેક્ટ થયેલ છે તો તેને બ્રિજ નેટવર્ક કહેવામાં આવે છે અને આને લેટેસ્ટ નેટવર્ક કહેવામાં આવે છે તો આ સૌથી સામાન્ય ટોપોલોજી છે જેનો તમારે ઇલેક્ટ્રિકલ સર્કિટ્સમાં સામનો કરવો પડશે તો જો તમે ટોપોલોજીકલ માહિતીને સમજી શકો તો તમારા માટે સર્કિટનું એનાલિસિસ કરવું ખૂબ જ સરળ છે ચાલો હવે સબ ગ્રાફ વિશે વાત કરીએ આપેલ ગ્રાફનો સબ ગ્રાફ મૂળ ગ્રાફમાંથી શાખાઓ દૂર કરીને રચાય છે તો જો તમે એક શાખાને દૂર કરો જો તમે આની જેમ તેને દૂર કરો તો તે મૂળ ગ્રાફનો સબ ગ્રાફ બની જશે હવે ટ્રી શું છે ટ્રી એ એક પ્રકારનો સબ ગ્રાફ છે જે આપણા સર્કિટ એનાલિસિસ માટે મહત્વપૂર્ણ છે અને તે ગ્રાફમાંથી કોઈ શાખાને દૂર કરીને રચાય છે તો ટ્રીને સબ ગ્રાફ તરીકે પણ ગણી શકાય પરંતુ તેમાં કેટલાક વિશેષ ગુણધર્મો છે તે ગુણધર્મો શું છે n નોડ્સ ની ટ્રી માટે માની લો કે જો કોઈ ચોક્કસ ગ્રાફમાં n નોડ્સ હોય અને આપણે બધા n નોડ્સ ધરાવતું ટ્રી બનાવી રહ્યા છીએ તો તેની પાસે નીચેના ગુણધર્મ હશે તેમાં ગ્રાફના બધા નોડ્સ હશે તેમાં n ઓછા 1 શાખા હશે અને ત્યાં કોઈ બંધ પાથ રહેશે નહીં તો આ ટ્રીના ત્રણ મુખ્ય ગુણધર્મો છે અને ચાલો આપણે આ આકૃતિમાંથી આ ગુણધર્મ સમજીએ જો તમે ટ્રી શોધવા માટે પૂછશો તો પ્રથમ તે છે કે તેમાં બધા નોડ્સ હશે તેનો અર્થ એ કે નોડ a b c અને o ગ્રાફનો ભાગ હોવા જોઈએ તેમાં n માઇનસ 1 શાખા હશે તો આપણી પાસે 1234 નોડ્સ છે તેનો અર્થ છે કે તેમાં n ઓછા 1 અટ્લે કે ત્રણ શાખાઓ હશે ત્રણ શાખાઓ કઇ હશે ત્રણ શાખાઓ આ હોઈ શકે છે કારણ કે તે સુનિશ્ચિત કરે છે કે કોઈ બંધ પાથ નથી અથવા વૈકલ્પિક રૂપે તમે શું કરી શકો છો તમારી પાસે નોડ્સ હોઈ શકે છે પરંતુ તમારી શાખાઓ બીજી છે તે હોઈ શકે છે અને તે ત્રીજી હોઈ શકે છે આ કિસ્સામાં તમે જાણો છો કે બધા નોડ્સને શોધી કાઢવામાં આવ્યા છે પરંતુ ત્યાં કોઈ બંધ લૂપ નથી અથવા તે જ રીતે તમે એક બીજી વસ્તુ કરી શકો છો કે જે તમે આ આ અને તે રીતે કોઇ બીજી ફેશનમા કનેક્ટ કરી શકો છો તે ફરીથી એક ટ્રી છે તો ત્યાં એક ગ્રાફની ઘણી શક્ય વિવિધ ટ્રી હોઈ શકે છે પરંતુ જો તમે કેટલાક સેશન દ્વારા કનેક્ટ કરો જેમ કે જો તમે o થી c c થી b અને b થી કનેક્ટ કરો તો તમને ફરીથી ટ્રી મળશે બધા કિસ્સાઓમાં જો તમે જોશો તો ત્યાં ચોક્કસપણે ત્રણ શાખાઓ હશે કારણ કે તે ચાર નોડ્સ માટે n ઓછા એક શાખા ધરાવશે તો તેમાં હંમેશા ત્રણ શાખાઓ હશે જો તમે વધુ કનેક્ટ કરશો તો ચોક્કસપણે તમારી પાસે એક બંધ લૂપ હશે આ કેસ મા તેની મંજૂરી નથી જેથી ટ્રી ચોક્કસપણે કોઈ બંધ પાથ ધરાવતી હશે હવે જે શાખાઓ એક ટ્રી બનાવે છે તેને કોર્ડ્સ અથવા લિંક્સ કહેવામાં આવે છે તો જો તમે આ ચોક્ક્સ શાખાને કાઢી નાખો તો તમને એક ટ્રી મળશે તો તેને કોર્ડ્ કહેવામાં આવે છે ટ્રી ની વિભાવનાનો ઉપયોગ થાય છે જ્યા આપણે નેટવર્કના એનાલિસિસ માટે કરંટ વેરીએબલની યોગ્ય પસંદગી કરવી પડશે તો જ્યારે સર્કિટ એનાલિસિસ માટે તમારે કરંટ વેરીએબલને યોગ્ય રીતે પસંદ કરવા હોય ત્યારે આ ખૂબ મહત્વનું છે હવે ચાલો એ એલિમેન્ટ્સ વિશે વાત કરીએ જે આપણે નેટવર્ક ટોપોલોજીમાં જોયા છે એક શાખા છે શાખા એ વોલ્ટેજ સોર્સ અથવા રેઝિસ્ટર જેવા એક એલિમેન્ટને દર્શાવે છે તો આ કિસ્સામાં આને શાખા તરીકે ગણી શકાય છે આ એક શાખા તરીકે ગણી શકાય આ એક શાખા તરીકે ગણી શકાય આ પણ એક શાખા તરીકે ગણી શકાય અને આ એક શાખા તરીકે પણ ગણી શકાય છે તો મૂળભૂત રીતે જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ એલિમેન્ટ્સ જોઇએ તેચોક્કસ ભાગને શાખા કહેવામાં આવે છે ચાલો હવે નોડ વિશે વાત કરીએ નોડ એ બે અથવા વધુ શાખાઓ વચ્ચેના જોડાણનુ બિંદુ છે હવે આ કિસ્સામાં આ નોડ છે કારણ કે તે આ અને આ શાખાને જોડે છે તેથી નોડ એ બે અથવા વધુ શાખાઓ વચ્ચેનું જોડાણ હશે અહીં આ આકૃતિમાં આપણી પાસે ત્રણ નોડ નોડ a નોડ b અને નોડ c છે હવે આ આકૃતિમાં c એ એકમાત્ર નોડ નથી તે સર્કિટમાં આવેલા તમામ ચાર નોડ્સને સમાવે છે પરંતુ આપણે તેને એક નોડ c દ્વારા રજૂ કરીએ છીએ જ્યારે બે નોડ્સ શોર્ટ સર્કિટમાં જોડાય છે અથવા કદાચ સીધા વાયર દ્વારા જોડાઇ શકે છે જે બંને હંમેશાં એક સમાન પોટેન્ટિઅલ પર હેશે તો જ્યારે આના જેવું થાય છે ત્યારે તમે તે બધાને જોડી શકો છો અને એક નોડ બનાવી શકો છો તો ક્યારેય જો તમારી પાસે ચાર જુદા જુદા નોડ્સ છે તો તે કંઈ નથી પરંતુ તમે એક જ નોડ વિશે વાત કરી રહ્યા છો કારણ કે તમે સર્કિટ કન્ફિગરેશનમાં કોઈ ફેરફાર કર્યા વિના તેમને જોડી શકો છો તેવી જ રીતે આમાં પણ તમારી પાસે ત્રણ નોડ્સ છે પરંતુ બધા સીધા વાયર દ્વારા જોડાયેલા હોવાનો અર્થ એ છે કે ત્રણેય નોડ્સ શોર્ટ સર્કિટેડ છે પછી તમે સમાન રીતે ત્રણેય નોડ્સને એક જ નોડ સાથે રજૂ કરી શકો છો તો અહીં તમારી પાસે bમાં તમારી પાસે ત્રણ નોડ્સ હશે પરંતુ ખરેખર તે એક નોડ તરીકે માનવામાં આવે છે તેવી જ રીતે આના માટે પણ તમારી પાસે ચાર નોડ્સ છે પરંતુ તે એક નોડ તરીકે માનવામાં આવે છે કારણ કે આ નોડ્સને જોડતા વાયરમાં કોઈ એલિમેન્ટ્સ નથી અને તે શોર્ટ સર્કિટ નોડ તરીકે ગણી શકાય In any closed path loop is basically a closed path in any circuit The closed path formed by starting at a node passing through a set of nodes and finally returning to the starting node without passing through any node more than once હવે લૂપ એટલે શું કોઈપણ બંધ પાથ લૂપ એ મૂળભૂત રીતે કોઈપણ સર્કિટમાં બંધ પાથ છે એક નોડથી શરૂ કરીને નોડ્સના સમૂહમાંથી પસાર થઈને અને એક કરતા વધુ વખત કોઈપણ નોડમાંથી પસાર થયા વિના અંતે શરૂઆતના નોડ પર પાછા ફરવાથી બનેલ બંધ પાથ તો તેનો અર્થ એ કે જો તમે આની જેમ સર્કિટ જોશો જ્યારે તમને લૂપ શોધવા માટે પૂછવામાં આવે તો તેનો અર્થ એ છે કે જો તમે વિવિધ નોડ્સને ટ્રેસ કરીને અને મૂળ નોડ પર પાછા આવો તો આ એક લૂપ માનવામા આવશે બરાબર હવે આ ચોક્કસ લૂપ ઇંડિપેન્ડન્ટ હોવાનું કહેવામાં આવે છે જો તેમાં ઓછામાં ઓછી એક શાખા હોય જે અન્ય કોઈ ઇંડિપેન્ડન્ટ લૂપનો ભાગ ન હોય હવે લૂપ કેમ મહત્વપૂર્ણ છે કારણ કે ઇંડિપેન્ડન્ટ લૂપ્સ અથવા પાથ એ ઇંડિપેન્ડન્ટ સમીકરણોના સમૂહમાં પરિણમે છે તો જ્યારે તમને એક કોમ્પ્લેક્સ સર્કિટ આપેલી હોય અને તમને કિર્ચોફના વોલ્ટેજ નિયમને અમલમાં મૂકવાનુ કહેવામાં આવે તો તમારે પહેલા વિવિધ ઇંડિપેન્ડન્ટ લૂપ કઇ છે તે શોધવાનું રહેશે જેથી તમે ચોક્કસપણે ઓળખી શકો કે તમારે શોધવા માટેના વિવિધ સમીકરણો અથવા અનન્ય સમીકરણો શું છે જેથી તમને ચોક્કસ સર્કિટનો જવાબ શોધી શકો કે મળી શકે હવે જો તમે આ આકૃતિ જોશો કે જો તમે a b c અને a ને આ ફેશનમાં કનેક્ટ કરો તો આ એક ઇંડિપેન્ડન્ટ લૂપ ગણવામાં આવશે અથવા વૈકલ્પિક રૂપે તમે a b અને c સાથે જઈ શકો છો જે 2 ઓહમ માથી પસાર થાય છે અને પછી તે બીજી ઇંડિપેન્ડન્ટ લૂપ હશે અથવા તમારી પાસે 2 અને 3 ઓહ્મ જોડાયેલા હોઈ શકે છે જે પણ એક અન્ય ઇંડિપેન્ડન્ટ લૂપ છે તો ત્રણેય કેસમાં તમે જોશો કે લૂપમાં ઓછામાં ઓછો એક એલિમેન્ટ એ અન્ય લૂપનો ભાગ નથી તો તે રીતે તમે ઘણી લૂપ્સ બનાવી શકો છો હવે સવાલ એ થશે કે તમને કેવી રીતે ખબર પડશે કે તમને લૂપ્સની સાચી સંખ્યા મળી છે કે નહીં તેના માટે આપણે નેટવર્કના મૂળભૂત થિયરમનો ઉપયોગ કરીએ છીએ તો bln 1 જ્યા l એ લૂપની સંખ્યા છે n એ નોડ્સની સંખ્યા છે અને b એ શાખાઓની સંખ્યા છે તો તમે જાણો છો કે તમે નોડ્સની સંખ્યા શોધી શકો છો તમે શાખાઓની સંખ્યા શોધી શકો છો જેથી તમે સરળતાથી લૂપ્સની સંખ્યા શું હશે તે શોધી શકો છો તો l એ b માઇનસ n પ્લસ વન સિવાય બીજું કંઈ નહીં હોઇ તો તમે બનાવેલ લૂપ્સની સંખ્યાની ગણતરી કરી શકો છો અને લૂપ્સની સંખ્યા આ વિશિષ્ટ થિયરમને સંતોષે છે કે નહીં તે શોધવાનો પ્રયાસ કરી શકો છો જો તે સંતોષે છે તો તેનો અર્થ એ કે તમે સર્કિટમાં લૂપ્સની સંખ્યા ચોક્કસપણે ઓળખી લીધી છે હવે ત્યાં બે અથવા વધુ એલિમેન્ટ્સ છે જે સિરીઝમાં છે તેઓ એકમાત્ર નોડ શેર કરે છે અને પછી તમે કહી શકો છો કે તેઓ સમાન કરંટ વહન કરશે તેથી આપણે સિરીઝ અને પેરેલલ સર્કિટ એનાલિસિસ માં પણ પહેલાથી જ જોયું છે કે જો એલિમેન્ટ્સ સિરીઝમાં જોડાયેલા હોય તો તેઓ એક નોડ શેર કરશે અને તેઓ સમાન કરંટને વહન કરશે હવે જો ત્યાં બે અથવા વધુ એલિમેન્ટ્સ છે જે પેરેલલમાં જોડાયેલા હોય તો પછી તે સમાન બે નોડ્સ સાથે જોડાયેલા છે અને પરિણામે તે બધામાં સમાન વોલ્ટેજ છે તો તેનો અર્થ એ છે કે જો નોડ્સ સિરીઝમાં જોડાયેલ હોય તો તે બંને એલિમેન્ટ્સ એક જ નોડ દ્વારા જોડાયેલા હોય છે તો તે કિસ્સામાં તમારી પાસે બંને એલિમેન્ટ્સમાં સમાન કરંટ વહે છે હવે જો તે પેરેલલ રીતે જોડાયેલ હોય તો આ એલિમેન્ટ્સ સમાન બે નોડ્સ દ્વારા જોડાયેલા હશે અને તે સ્થિતિમાં બંને રેઝિસ્ટરના એક્રોસમા વોલ્ટેજ સમાન હશે તો આ તમને એક આઇડિયા આપશે કે જો તમારી પાસે આની જેમ નોડ કન્ફિગરેશન છે તો તેનો અર્થ એ છે કે જો તેઓ આ ફેશનમાં જોડાયેલા હોય તો કરંટ સમાન હશે અને જો તેઓ આ ફેશનમાં જોડાયેલા હોય તો વોલ્ટેજ સમાન હશે તો આની સાથે આપણે આજના સેશનને પુરૂ કરીએ છીએ આગામી સેશનમાં આપણે કેટલાક અન્ય સર્કિટ્સનું એનાલિસિસ કરવાનો પ્રયાસ કરીશું જે સિરીઝ અને પેરેલલ સર્કિટના સંયોજન જેવા છે અને તેમને સમજવા માટે કેવી રીતે સરળ બનાવવું અને તેનું એનાલિસિસ કેવી રીતે કરવું જેથી તે સર્કિટ્સનું સોલ્યુશન શોધવું આપણા માટે ખૂબ જ સરળ રહે